હવે આપણે વોલ્ટેજ કંટ્રોલ વોલ્ટેજ સ્ત્રોત ધરાવતી સર્કિટ પર વિચાર કરીશું તે તારણ આપે છે કે આ તે કેસ જેવું છે જ્યાં આપણી પાસે સ્વતંત્ર વોલ્ટેજ સ્ત્રોત હતો હું આ સર્કિટ લઉ ફરીથી સરળતા માટે મેં ત્રણ નોડવાળી સર્કિટલીધી છે અને તેમાં વોલ્ટેજ કંટ્રોલ વોલ્ટેજ સ્ત્રોત માટે થોડો ફેરફાર કર્યો છે નીચેનો નોડ સંદર્ભ નોડ છે હવે આ કિસ્સો મેં કહ્યું તેમ જ્યારે આપણી પાસે સ્વતંત્ર વોલ્ટેજ સ્ત્રોત હતો તેના જેવો જ છે ચાલો હું નોડ વોલ્ટેજને V1 V2 અને V3 તરીકે વ્યાખ્યાયિત કરું સ્વતંત્ર વોલ્ટેજ સ્ત્રોતના કિસ્સામાં સમસ્યા એ છે કે આપણે જાણતા નથી કે આ નિયંત્રણ સ્ત્રોત માંથી કેટલો કરંટ વહે છે આ કિસ્સામાં નિયંત્રણ સ્ત્રોત નોડ 1 અને 2 ની વચ્ચે જોડાયેલ છે અને તે નોડ 2 અને 3 વચ્ચેના વોલ્ટેજ Vx પર નિર્ભર છે V x અહીં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે અલબત્ત સામાન્ય રીતે તે સર્કિટમાં ગમે ત્યાં હોઈ શકે છે આપણે જાણતા નથી કે આમાંથી કેટલો કરંટ વહે છે તેથી આપણે સુપર નોડ બનાવીએ તે પહેલાં વોલ્ટેજ સ્ત્રોતના નોડ ધરાવતો મારો સુપર નોડ અને સમગ્ર માટે સુપર નોડ ક્યો છે તમે હંમેશની જેમ KCL સમીકરણ લખો અને બાકીના નોડ માટે પણ તમે હંમેશની જેમ KCL સમીકરણ લખો સુપર નોડમાં બે નોડને જોડવા માટે આપણે એક સમીકરણ ગુમાવ્યું છે પરંતુ આપણે વોલ્ટેજ નિયંત્રણ વોલ્ટેજ સ્ત્રોતની વ્યાખ્યા પરથી એક સમીકરણ મેળવી શકીએ છીએ નિયંત્રણ વોલ્ટેજ સ્ત્રોત V1 V2 વચ્ચે જોડવામાં આવ્યો છે તે V1 V2ને વ્યાખ્યાયિત કરે છે તેથી તે કહે છે કે V1 V2kVx જે પોતે એક અજ્ઞાત છે તેથી તમારે Vx ની વ્યાખ્યાને અનુસરીને તેને k તરીકે લખવું પડશે હવે યાદ રાખો કે સ્વતંત્ર વોલ્ટેજ સ્ત્રોતના કિસ્સામાં જમણી બાજુએ આપણી પાસે સ્વતંત્ર વોલ્ટેજ સ્ત્રોતનું મૂલ્ય હશે આ કિસ્સામાં પણ જમણી બાજુએ આપણી પાસે અજ્ઞાત નોડ વોલ્ટેજ છે તેથી આપણે ફક્ત એન્ટ્રીઓને ડાબી બાજુએ લઈએ છીએ અને આપણી પાસે V V2 1 k V3 × k 0 છે મેં જે કર્યું છે તે માત્ર આ બે ને એકમાં ફેરવવા માટે છે હવે આ ચોક્કસ કિસ્સામાં V2 અહીં અને ત્યાં પણ દેખાય છે પરંતુ સામાન્ય રીતે તે સાચું હોય તે જરૂરી નથી તમારી પાસે નિયંત્રણ નોડ નિયંત્રિત નોડથી સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે તેથી આ સમીકરણ છે જે આપણી પાસે છે અને અન્ય બે સમીકરણો સુપર નોડ અને નોડ 3 પરથી છે તેથી હું તે અહીં લખવાનો નથી પરંતુ તમે આ ત્રણ સમીકરણો પરથી સર્કિટમાનાં તમામ ચલોને ઉકેલી શકો છો મેં સ્વતંત્ર વોલ્ટેજ સ્ત્રોતના કિસ્સામાં સમીકરણમાં પહેલેથી જ લખ્યું છે આ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત તે સ્વતંત્ર વોલ્ટેજ સ્ત્રોત ની જેમ જ જોડયું છે તેથી તમારે ફક્ત સ્વતંત્ર વોલ્ટેજ સ્ત્રોતની વ્યાખ્યાને નિયંત્રણ સ્ત્રોતની વ્યાખ્યા સાથે બદલવાની છે જે અહીં આપવામાં આવી છે